તેથી આપણે તે ડિગ્રી એ માટે સ્થિરતાની ડિગ્રીડિગ્રી ઓફ સ્ટેબીલીટી જોઇ છે તમે એક અલગ સિસ્ટમઆઇસોલેટેડ સિસ્ટમ માટે જાણો છો મેં તમને તે ઉચ્ચ બતાવ્યું છે કે કેવી રીતે તમારી તે સ્થિરતાની ડિગ્રી તે આઇગિન મૂલ્યો વાસ્તવિક ભાગ છે મારો અર્થ સામાન્ય રીતે છે આઇગિન મૂલ્યો મૂળની ખૂબ નજીક છે અને એસ પ્લેનની ડાબી બાજુ પર આવેલી છે અને ઇન્ટિગ્રલ કંટ્રોલર KI સેટિંગને બદલીને કે આપણે તે આઇગિન મૂલ્ય શક્ય તેટલું મૂળથી દૂર કરી શકીએ અને તે ખરેખર આપણે સ્થિરતાની ડિગ્રીને નિર્ધારિત કરીએ છીએ અને તેના આધારે આપણને ઇન્ટિગલ કંટ્રોલર ગેઇન સેટિંગ્સ ના કેટલાક મહત્તમ મૂલ્યો ઓપટીમ્મ વેલ્યુસ મળી રહ્યાં છે હવે આ કિસ્સામાં આ એકમાત્ર વસ્તુ છે જે મેં કહ્યું છે પરંતુ બીજી ઘણી તકનીકો છે જેમ કે ઇન્ટિગ્રલ કંટ્રોલર ગેઇન સેટિંગ્સના મહત્તમ મૂલ્યો મેળવવા માટેની અન્ય તકનીકો એટલે કે જે મેં બતાવ્યું હતું તેના કરતા વધુ સારી પ્રતિક્રિયા આપશે પરંતુ તે વસ્તુઓ તે વર્ગખંડમાં શક્ય નથી કારણ કે તમારે કોડિંગ લખવાની જરૂર છે અને તે પછી તમારે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે તે જોવું પડશે એ જ રીતે જો તમે પી કંટ્રોલર અથવા પી કંટ્રોલરનો ઉપયોગ કરો છો અથવા તે માટે તમારી આઇ ઇન્ટિગલ અને ડેરિવેટિવ એક્શનનો ઉપયોગ કરો છો તો વર્ગખંડમાં તે કાર્ય કરવાનું શક્ય નથી તમારે કમ્પ્યુટરની જરૂર છે અને તમારે તમારે કેટલીક ઓપ્ટિમાઇઝેશન તકનીકની જરૂર છે તેથી તે વસ્તુઓ હોઈ શકે નહીં તે અહીં શીખવી શકાતી નથી પરંતુ સામાન્ય બાબત એ છે કે જ્યાં સુધી વસ્તુઓ વર્ગખંડની કવાયતની છે અને આશા છે કે તમે આ સમજી ગયા છો હવે સંયુક્ત આવર્તન પ્રતિસાદ લાક્ષણિકતા છે બરાબર ઉદાહરણ તરીકે આ બતાવતા પહેલાં ધારો કે તમારી પાસે સિસ્ટમ છે ફક્ત અલગ સિસ્ટમ કોઈ પણ વસ્તુ સાથે એકબીજા સાથે જોડાયેલ નથી અને તમારી પાસે ભારલોડ છે કહો આ ભારલોડ છે અને તમારી પાસે ઘણા જનરેટરો છે ધારો કે તેઓ કનેક્ટેડ છે ધારો કે તમારી પાસે ઘણા જનરેટર છે તેઓ કનેક્ટેડ છે અને તેઓ આ ભાર પ્રદાન કરે છે તેથી આ તમારું ભારણ છે અને આ તમારું જનરેટર છે કહો કે એક જનરેટર બે જનરેટર ત્રણ જનરેટર અને તેથી વધુ અને તમારે સંયુક્ત આવર્તન પ્રતિક્રિયા લાક્ષણિકતા શું છે તે શોધવાનું રહેશે તેથી આ કિસ્સામાં ઘણા બધા જનરેટર ત્યાં છે અને તે સમાંતરપેરેલલ છે તેથી આપણે ધારીશું કે બધા જનરેટર સુસંગત જૂથમાં છે તેનો અર્થ એ કે તેઓ એકતામાં ઝૂલતા હોય છે એટલે કે તેમની ગતિમાં વધારો અથવા ઘટાડો સમાન રહે છે તેનો અર્થ એ કે હવે આપણે સંયુક્ત આવર્તન પ્રતિભાવ લાક્ષણિકતા પર આવીશું તો ધારો કે તમારી પાસે n સંખ્યાબંધ જનરેટર્સ છે અને ફક્ત ભાર પૂરું પાડવું હમણાં જ મેં તમને બતાવ્યું કે તમારું ધારો કે તમારી પાસે આ ત્રણ જનરેટર છે અને આ ભાર છે જો તમે સામાન્ય બનાવશો તો તમારી પાસે સામાન્ય હોઈ શકે છે ધારો કે તમારી પાસે n સંખ્યાબંધ જનરેટર્સ છે તેથી તે કિસ્સામાં બ્લોક ડાયાગ્રામ કેવો હશે કારણ કે આપણે એકલ ક્ષેત્ર બ્લોક ડાયાગ્રામસિંગલ એરિઆ બ્લોક ડાયાગ્રામ જોયો છે અને આપણે અહીં ધ્યાનમાં લઇશું તમે ફક્ત તે જ વસ્તુ બચાવવા માટે જાણો છો આપણે આ નોન રીહિટ પ્રકારનું ટર્બાઇન લીધું છે તેથી આ આ ગવર્નર સમય અચળ છે અને આ માત્ર નોન રીહિટ ટાઇપ ટર્બાઇન છે સ્ટીમ ચેસ્ટ સમય અચળ છે તો માની લો કે તમારી પાસે આ કિસ્સામાં અગાઉ એકલ ક્ષેત્ર કેસ માટે અથવા ફક્ત તમારા અલગ કેસ માટે એક એક તે ત્યાં છે પરંતુ તમારી પાસે આવા એકમની n સંખ્યા છે તેથી વસ્તુઓ ખૂબ જ સરળ છે ઉદાહરણ તરીકે આ ભાગ આ ભાગ તે સમાન રહેશે કારણ કે તમારી પાસે માની લો કે તમારી પાસે ત્રણ જનરેટર્સ છે તેમની પાસે છે તેમાં તમારું જુદું હોઈ શકે છે જડતા અચળ એચ 1 એચ 2 એચ 3H1 H2 H3 અને અલબત્ત તમે આ વસ્તુની સમકક્ષ એચ શોધી શકો છો જે અગાઉ એક આંકડાકીય છે તમે બતાવ્યું છે અને પાવર સિસ્ટમ એનાલિસિસના કોર્સમાં તમારા અગાઉના જે મેં તે વસ્તુ રેકોર્ડ કરી છે તમે તે જોયું છે કે ક્ષણિક સ્થિરતા વિશ્લેષણ માટે સમકક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવું તે ત્યાં બતાવવામાં આવ્યું છે તેથી જો તમારી પાસે એચ 1 એચ 2 એચ 3 H1 H2 H3 છે તે એચ સમકક્ષ દ્વારા રજૂ થઈ શકે છે અને ફક્ત એક જ તમે જેને કહો છો તે પાવર સિસ્ટમ સમય અચળ અને એક સિંગલ KP તે છે તે આ એક છે તેથી n સંખ્યા જનરેટર્સ પણ ત્યાં છે આ બ્લોક ફક્ત એક જ બ્લોક હશે તેથી એમ ધારીએ કે એચ એ સમકક્ષ એચ હોઈ શકે છે તમે આગળના બધા સમાંતર જોડાણો મેળવી શકો છો તેથી તે એક જ છે અને તે હોઈ શકે છે મેં તમને કહ્યું હતું કે બધા જનરેટર એકરૂપ થઈ રહ્યા છે તેથી તેઓ એક જ આવર્તન દ્વારા રજૂ કરી શકાય છે તેથી ત્યાં એક જ આવર્તન વિચલન છે જે તમે લીધું છે અને જો તમારી પાસે જુદા જુદા H1 H2 H3 હોય તો પણ તેના સમકક્ષ મેળવી શકાય છે ત્યાં જો સમાંતર હોય તો અને તે સ્થિતિમાં આ તમારુ આ પાવર સિસ્ટમ આ પાવર સિસ્ટમ ટ્રાન્સફર ફંક્શન છે જેને આપણે કહીએ છીએ તે હવે એક જ હશે અને જુદા જુદા એકમ તેઓ તેમની પાસે અલગ અલગ ગવર્નર ટર્બાઇન સમય અચળ હોઈ શકે છે તેથી તે આની જેમ લેવામાં આવ્યું છે તેથી અગાઉ આપણે એકલા કેસ માટે જોયું છે કે ત્યાં ફક્ત એક યુ હતો પરંતુ તમારી પાસે છે તમારી પાસે ઘણા બધા એકમો છે ઘણા બધા એકમો છે તેથી દરેક એકમ u11 u22 unn માં ઇનપુટ u11 u22 unn શું છે આપણે પછી જોશું હવે આ બધા વત્તા પ્રતિસાદ અને હવે અહીંથી આ એકમ દીઠપર યુનિટ એક છે તે છે કે આ F એ આવે છે એ જ રીતે બીજા યુનિટ માટે અહીં આવી રહ્યું છે અને તે જ રીતે n માં યુનિટ માટે n માં યુનિટ માટે હું તેને બનાવું છું તેને આ રીતે બનાવ્યું છે તેથી તે છે તે તમારો તમારો આ પ્રતિસાદ n માં યુનિટ માટે છે અને અહીં તે unn છે અને અહીં તમે આ પ્રથમ યુનિટ માટે પસાર કર્યું છે આ બીજા યુનિટ માટે છે આ ત્રીજા યુનિટ માટે છે અને આ એ તમારા પહેલા યુનિટ નું જનરેશન છે બીજા યુનિટ માટે અને યુનિટ ત્રણ માટે છે માફ કરશો તેમાં તે છે જેનો અર્થ છે આ સારાંશ અને આ ફક્ત અહીં ભારલોડ છે એક ભારસિંગલ લોડ મેં તમને કહ્યું હતું કે ફક્ત એક જ ભાર અહીં છે અને તે તમારું એકલ ભાર છે અને તે હોઈ શકે છે આખી વસ્તુને એક સમયના અચળ દ્વારા રજૂ કરી શકાય છે કારણ કે સિંગલ એચ આપણે તેને બનાવી શકીએ છીએ અને તેથી આઉટપુટ એ છે ફ્રીક્વન્સી ડિવિએશન છે આ તે છે ખરેખર તે ખૂબ જ સરળ આકૃતિ છે તેથી તમારે ખૂબ જ આ આકૃતિને જોઈને તમારે ખૂબ ચિંતિત ન હોવું જોઈએ આ ખૂબ જ સરળ છે પહેલા તમે તમારા ક્ષેત્રના બદલે તેના જેવું એક ક્ષેત્ર સિસ્ટમ માટે કર્યું તે જ રીતે દોરો આ તમે જેને કહો છો બનાવો આ પ્રથમ એક છે અને દરેક જગ્યાએથી સમાન છે થી થી થી n માં યુનિટ પર આવો તે જ પ્રતિસાદ વત્તા ઓછા અને આ u11 u22 unn છે હું આવીશ હવે હું આવી રહ્યો છું તેથી આ આકૃતિ 15 છે આ મલ્ટિ યુનિટ અલગ પાવર સિસ્ટમ છે તે પાવર સિસ્ટમ ટાઇ લાઇન મોડેલને એકબીજા સાથે જોડતાની સાથે જ કંઈપણ એકબીજા સાથે જોડાયેલ નથી ટાઇ લાઇન એટલે ત્રણ ફેઝની ટ્રાન્સમિશન લાઇન અને જો બે પાવર સિસ્ટમ્સ ટાઇ લાઇન દ્વારા જોડાયેલ હોય તો આપણે કહીશું તેથી તે મોડેલો પછી આવશે તેથી આ તમારું છે તમે જાણો છો કે તમે જેને કહો છો તે મલ્ટિ યુનિટ સિસ્ટમ માટેની અલગ બ્લોક આકૃતિ તમારી પાસે ઘણાં જનરેટિંગ યુનિટ્સ છે તો આ મલ્ટિ યુનિટ સિસ્ટમ છે હવે અનિયંત્રિત સિસ્ટમ માટે મારો મતલબ જ્યારે સિસ્ટમ નિયંત્રિત નથી એટલે કે અનિયંત્રિત u11 u22 unn બધા શૂન્ય થશે બધા શૂન્ય થઈ જશે તેથી અનિયંત્રિત સિસ્ટમ માટે u11 u22 unn શૂન્ય બરાબર છે તેથી સ્થિર સ્થિતિમાં એસ અનંત તરફ વલણ ધરાવે છે કે આપણે માફ કરશો એસ સ્થિર સ્થિતિમાં શૂન્ય તરફ વલણ ધરાવે છે તેથી ટી અનંત તરફ વળે છે આ આપણે પહેલેથી જાણીએ છીએ અગાઉ એકલ યુનિટ માટે આપણે જોયું છે પરંતુ તે છે ત્યાં ઘણા બધા એકમો છે પરંતુ અર્થ સમાન છે તેથી મારો મતલબ કે u11 પણ શૂન્ય છે અને જો તમે બનાવો છો તો બધા બ્લોક ડાયાગ્રામ બનાવો કે જે તમારો ટી અનંત તરફ વલણ ધરાવે છે તેથી જો તમે બધા એસ શૂન્ય બનાવો છો તો એસ શૂન્ય તરફ વલણ ધરાવે છે તેથી અહીં સમાન તત્વજ્ઞાનફિલસૂફી લાગુ કરવામાં આવશે આ આપણા માટે જાણીતું છે હવે સ્થિર સ્થિતી મૂલ્યો અહીં બહાર આવે છે જ્યારે બધા બ્લોક ડાયાગ્રામમાંના બધા જો તમે તેને બનાવો છો તો એસ શૂન્ય બરાબર હોય તો તમે તમારી જાતે કરી શકો છો તેથી આ એક છે આ એક છે આ એક છે આ એક છે આ પણ એક છે અને સ્થિર સ્થિતી મૂલ્ય બધાનો સરવાળો કરો અનેને દ્વારા ગુણતા તે બરાબર છે તેથી તે અહીં ફક્ત એક જ ક્ષેત્ર સિસ્ટમ માટે છે ત્યાં છે અને આ વસ્તુઓ ત્યાં નથી પરંતુ તમારી પાસે n સંખ્યાબંધ યુનિટો છે તેથી કારણ કે તમારી તરફ એસ વલણ ધરાવે છે તે ટી અનંત તરફ વલણ ધરાવે છે એસ શૂન્ય તરફ વલણ ધરાવે છે તેથી આ બ્લોક ડાયાગ્રામમાં તમે એસ બરાબર શૂન્ય પણ બનાવી શકો છો અને આ તમારું બધુ શૂન્ય છે તેથી તે તમને સ્થિર સ્થિતી બ્લોક ડાયાગ્રામ આપશે તે અહીં બતાવશુ નહીં પરંતુ તે તમારા માટે સમજી શકાય તેવું છે તેથી તેનો અર્થ એ છે કે અને જો તમે અહીં મૂકો છો પછી તે તેને દ્વારા ગુણાકાર કરતા તે હશે તેથી તે છે કે આપણેલખી રહ્યા છીએ અથવા સરળતા માટે અથવા તેથી આ સ્થિર સ્થિતિ છે તમે જેને કહો છો જો તમે જો તે સંયુક્ત સિસ્ટમ છે તો મારો અર્થ છે તેથી ઘણા એકમો ત્યાં છે તેથી આ અભિવ્યક્તિ સ્થિર સ્થિતી ભૂલ માટે છે તેથી તે કિસ્સામાં જે થશે તેના પર હું આવીશ તેથી આ તમારું પહેલા જેવું છે જો જો તમારી પાસે ફક્ત એક એકમ છે તો પછી આ એક કે બે એક અથવા એન પદ અસ્તિત્વમાં રહેશે નહીં તે બનવું જોઈએ પરંતુ ઘણા બધા એકમો હોવાને કારણે તેથી લખો તમે લખી શકો અથવા તમે લખી શકો છો આ ફોર્મમાં તમે સિંગલ યુનિટ માટે અગાઉ લખી શકો છો આપણે લખી રહ્યા છીએ પરંતુ આર ને બદલે તમે બનાવો અને જ્યાં તો તેથી અલગ સિસ્ટમ માટે એલએફસીનું કાર્ય સિસ્ટમના આવર્તનને નિર્ધારિત નજીવા મૂલ્યમાં પુનર્સ્થાપિત કરવાનું છે અને આ રીસેટ અથવા અભિન્ન નિયંત્રકઇન્ટીગ્રલ કંટ્રોલર ઉમેરીને પૂર્ણ થાય છે તેથી તે પહેલાં તે પહેલાં ફક્ત એક નજર કરો તે પહેલાં તમારો કહો ડી ખરેખર ખૂબ જ નાનો છે ડી ખરેખર ખૂબ નાનો છે તેથી કારણ કે તે એક KPTp છે તમે બધુ જોયું છે અને કેપી એ તમારો 120 જેટલો છે તેથી ડી એ 1 નાં છેદમાં 120 હશે તેથી ડી ખૂબ નાનો છે તેથી આ માત્ર હોઈ શકે છે ફક્ત તે જ જુઓ આનો અંદાજ લગાવી શકાય છે કહો કે મારો અર્થ આશરે એક ઓછા ડેલ્ટા પી છે જો ડી અવગણવામાં આવે તો માનીએ કે તે લગભગ શૂન્ય હશે તેથી તે કિસ્સામાં તે છે ઉદાહરણ તરીકે જો તમે R1 R2 Rn R ધારો છો તો તમે બધા ધારો તો પછી તમારી તમે જેને n મું પદ કહો છો તે ત્યાં સુધી જાય છે તેનો અર્થ કહો કે તે n મું પદ સુધી છે એનો અર્થ એ કે આ ખરેખર બનશે આનો અર્થ એ કે જો n એ 1 ની બરાબર છે તો તે એક યુનિટ છે જે સ્થિતિમાં તમે અગાઉ જોયું છે તે સ્થિર સ્થિતી ભૂલ હશે પરંતુ જ્યારે જો તે એક કરતા વધારે હોય તો પછી આવર્તનની મૂળભૂત સ્થિર સ્થિતી ભૂલ એ છે કે તમે ઘટાડો કરી રહ્યાં છો માની લો કે તમારો એ કહો કે 0 01 બરાબર છે અને R એ 2 4 ની બરાબર છે તેથી લોડ વધારો તેનો અર્થ એ કે hertz તેથી જો n એ 2 ની બરાબર છે ધારો કે જો n બરાબર બે છે તેથી n તે hertzહર્ટ્ઝ હશે તેથી તેનો અર્થ એ કે જો તમે વધુ એકમો સમાંતર મૂકશો તો સ્થિર સ્થિતી ભૂલ ખરેખર છે ખરેખર તે મૂલ્ય ઘટી રહ્યું છે તે ઘટી રહ્યું છે તેથી આનો અર્થ એ કે સિસ્ટમ ફ્રિકવંસી તેના નજીવા મૂલ્યથી તમારું તે પ્રસ્થાન ઓછું હશે જો તમે હમણાં જ તમારે કેહવુ પડશે જો તમે તેને ફક્ત તમારો બનાવો છો જો તમે સમાંતરમાં વધુ એકમો મૂકો છો તેથી જેથી તેનો અર્થ એ કે જો તમારી પાસે એક કરતા વધુ એકમો હોય તો શું આ મૂલ્ય ઘટશે આ મૂલ્ય ઘટશે તેથી તે ફાયદાકારક છે જો સામાન્ય રીતે તમે જોશો કે વધુ એકમો સમાંતરમાં કાર્યરત છે એક નહીં કે બે પણ નહીં કદાચ કોઈ પણ પાવર સિસ્ટમમાં તેનાથી વધુ હવે આ છે પરંતુ સ્થિર સ્થિતી ભૂલ અસ્તિત્વમાં હશે જો તમે જો તમે ખરેખર ત્રણ ચાર એકમો મૂકશો તો સ્થિર સ્થિતી ભૂલ ત્યાં હશે પરંતુ તમારો ઉદ્દેશ સ્થિર સ્થિતી ભૂલને દૂર કરવા માટે છે કે આપણે શું કરીએ તમને જરૂર છે ઇન્ટિગ્રલ ફંકશનકાર્ય ઇન્ટિગ્રલ એક્શનક્રિયા તેથી આપણે શું કરી શકીએ તે છે કે તમારા ઇન્ટિગ્રલ કંટ્રોલર માની લો કે ખરેખર થર્મલ પાવર થર્મલ પાવર પ્લાન્ટ માટે સામાન્ય રીતે ઇન્ટિગ્રલ કંટ્રોલ ફક્ત ઇન્ટિગ્રલ ફક્ત ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શનની ભલામણ કરવામાં આવે છે અને અને જે આપણી પાસે પ્રમાણસરપ્રપોશનલ છે તે પણ શક્ય છે પરંતુ થર્મલ પાવર પ્લાન્ટ માટે ડેરિવેટિવ કંટ્રોલ એક્શન સામાન્ય રીતે ભલામણ કરવામાં આવતી નથી તેથી પરિણામો શું કારણો છે અવકાશની બહારની બધી બાબતો પછી આપણે વધુ વિગતવાર જવું પડશે પરંતુ થર્મલ પાવર પ્લાન્ટ માટે સામાન્ય રીતે પેપર ઇન્ટિગ્રલ કંટ્રોલર ઉપયોગી થાય છે જેમાં ખૂબ જ નાનો ગેઇનલાભ થાય છે હું તમને પછીથી કહીશ તેથી પરંતુ તમારે તમારે ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શન માટે જવું પડશે તેથી તે કિસ્સામાં શું થશે માની લો કે તે u11 u22 unn માની લો કે તમારી પાસે આ બ્લોક ડાયાગ્રામ છે તમે જાણો છો પહેલા આપણી પાસે આ બ્લોક ડાયાગ્રામ છે આ તમારો u11 u22 unn એન એકમની સંખ્યા છે જ્યાંથી આ u11 u22 unn આવે છે ખરેખર આ તમારું આવર્તન વિચલન ફ્રિકવંસી ડેવીએશન છે અને આ તમારો ઇન્ટિગ્રલ કંટ્રોલર છે આ u છે અને તેથી u11 અને તમારો આ યુ ખરેખર તમે જેને કહો છો તેના ભાગમાં તે યુનિટ એક માં જાય છે બીજા યુનિટ માં જાય છે અને એન યુનિટ માં જાય છે તેથી આ યુ છે અને આ u11 a1u u22 a2u unn anu છે તો આ ઇન્ટિગ્રલ કંટ્રોલરની રચના છે મૂળભૂત રીતે આપણે જોયું છે આપણે જોયું છે કે સામાન્ય રીતે યુ ની સ્થિર સ્થિતી કિંમત ખરેખર તમારી લોડ માંગના સમકક્ષ તરીકે આપણે જોયું છે મારી પાસે પણ અલગ સિસ્ટમ માટે છે મેં તમને બતાવ્યું છે કે સ્થિર સ્થિતી મૂલ્ય ખરેખર લોડ માંગની બરાબર છે તો ધારો કે લોડ માંગ એ એક લોડ માંગ છે ઉદાહરણ તરીકે તમારા દસ મેગાવાટ દીઠ તેથી સ્થિર સ્થિતી યુ પણ કરશે તેથી દસ મેગાવાટ અને તમામ અને આ દસ મેગાવાટ આ એકમ દ્વારા વહેંચવુ પડશે આ એકમ ની વચ્ચે દસ મેગાવાટ વહેંચવાનો રહેશે તેથી તે કિસ્સામાં યુ અને આ a1 a2 an તે કોઇ પણ છે તમે જો તમે મનસ્વી મૂલ્યોઆરબીટ્રરી વેલ્યુસ સેટ કરો ધારો કે તે a1 a2 an તેનો સરવાળો એક હોવો જોઈએ અને જો માની લો તો અચાનક દસ મેગાવાટ લોડ કરો લોડ વધે છે ધારો કે તમારી પાસે દસ મેગાવાટ પછી તમે કહો કે તમારે આ યુનિટ સાથે એવી રીતે વહેંચવુ પડશે કે તમારી ફ્યુઅલ કિંમત ખૂબ જ ઓછી આવે ફરીથી હું તમને કહું છું કે ફરીથી તે આર્થિક લોડ મોકલવાની વિભાવનાઇકોનોમીક લોડ ડીસપેચ કંસેપ્ટ અહીં આવી રહ્યું છે પરંતુ આપણે તે શું કરીશું તેનો અર્થ એ છે કે અને હું ફક્ત a1 a2 an ના મનસ્વી મૂલ્યોને સેટ કરવાને બદલે જો તમને દસ મેગાવાટમાંથી આ કેટલું મળે તો ધારો કે તમારી પાસે એન એકમની જગ્યાએ છે ધારો કે તમારી પાસે ત્રણ એકમો છે અને દરેક એકમ પાસે તેના ઇંધણની વિશિષ્ટ લાક્ષણિકતા છે તેથી તે પ્રમાણે અર્થતંત્ર પછી ધારો કે દસ મેગાવાટ તમે કેવી રીતે તમે આ ત્રણ જનરેટ કરનારા એકમ વચ્ચે કેવી રીતે વહેંચી શકો છો કે જેથી ઇંધણની કિંમત ન્યૂનતમ હશે તેથી તે કિસ્સામાં આ a1 a2 an તમારે નક્કી કરવાનું છે પરંતુ માત્ર હું તમને સમજણ ખાતર કહી રહ્યો છું ધારો કે તમારી પાસે દસ મેગાવાટ છે દસ મેગાવાટ પાવર ડિમાન્ડ વધે છે અને માની લો કે આ a1 જો તમે 0 4 મૂકો તો આ તમારો 0 4 છે અને આ તમારો 0 2 છે કારણ કે સારાંશ સરવાળો એક હોવો જોઈએ તેથી આ એક શું થશે u11 આઉટપુટ ચાર મેગાવાટ હશે પછી ચાર મેગાવાટ અને બે મેગાવાટ હશે તેનો અર્થ એ કે આ એકમ ખરેખર ચાર મેગાવાટ ઉત્પન્ન કરશે આ યુનિટ ત્રણ મેગાવાટ જનરેટ કરશે જો તે ત્રણ યુનિટ સિસ્ટમ હશે અને આ યુનિટ બે મેગાવાટ જનરેટ કરશે કુલ દસ થશે કારણ કે આ દસ લોડ દસ વધારે છે તેથી તેનો અર્થ એ કે આ a1 a2 an તમારે સેટ કરવું પડશે પરંતુ તેનું મૂલ્ય એક કરતા ઓછું હશે અને જો કોઈ હોય તો કંઈપણ તમે તેને શૂન્ય પર સેટ કરો ઉદાહરણ તરીકે ધારો કે n માં યુનિટની જગ્યાએ ત્રણ એકમ ત્યાં છે ધારો કે આ તમારો ત્રીજો યુનિટ છે અને જો તમે આ મૂકશો તો તે શૂન્ય છે અને આ એક 0 4 હતો આ 0 તેથી તમે જે કહો છો તે તે જ હશે કે જ્યારે તમે ક્ષણિક પ્રતિસાદટ્રાંઝીઇન્ટ રિસપોન્સ માટે જાઓ ત્યારે તમારા ચાર મેગાવાટ માટે સ્થિર સ્થિતિમાં તે 6 મેગાવાટ હશે આનો અર્થ એ કે આ જનરેટર ચાર મેગાવાટ ઉત્પન્ન કરશે આ છ મેગાવાટ ઉત્પન્ન કરશે આ સ્થિર સ્થિતિમાં કંઈપણ પેદા કરશે નહીં પરંતુ ક્ષણિક સમયે તેનો થોડો પ્રભાવ પડે છે કારણ કે તેનું ક્ષણિક તે સ્વિંગ કરશે ખરુ ને ઓસિલેશન ત્યાં હશે પછી તે સ્થિર સ્થિતી પર સ્થિર થશે તેથી જો જો આ એક શૂન્ય છે જો આ જનરેટર નથી તો તમે જેને કહો છો લોડના વધારાની સ્થિર સ્થિતિને પ્રતિસાદ આપતા પરંતુ ક્ષણિક એ ક્ષણિક હશે કેટલાક મુદ્દાઓ તેથી તમે જે કહો છો તે જ છો આ જનરેટર બતાવશે કે થોડો પાવર ઉત્પન્ન કરે છે પરંતુ સ્થિર સ્થિતિમાં તમને મળશે કે આ શૂન્ય છે તેથી આ જ છે કે આ કંટ્રોલ સ્ટ્રક્ચર છે અને આ તેમનું છે આ તમારું આ ઇનપુટ છે આ કંટ્રોલર માટે તે ડેલ્ટા એફ છે ફ્રીક્વન્સી ડેવીએશન કારણ કે આપણો ઉદ્દેશ સ્થિર સ્થિતી ભૂલને ફ્રીક્વન્સીમાં શૂન્યમાં સુધારવાનો છે તેથી એ તેથી આ u11 u22 unn બધા કરશે તમારે દરેક એકમના ઇનપુટમાં જવું પડશે આ u11 u22 unn માનો જો તમારી પાસે n સંખ્યા ના એકમો પછી તમારી પાસે એન હશે તેથી આ ખરેખર તમારું છે તમે જેને કહો છો નિયંત્રકની રચનાસ્ટ્ક્ચર ઓફ કંટ્રોલર જેનો અર્થ છે કે તે તે છે જે મેં આપ્યું છે a1 a2 an તે પાર્ટીસીપેશન ફેક્ટર છે જેને આપણે કહીએ છીએ અને a1 a2 an 1 બધા એ નો સરવાળો એક સમાન છે હમણાં જ મેં તમને કહ્યું હતું અને સ્થિર સ્થિતિમાં મેં તમને કહ્યું હતું કે યુ બરાબર યુ સ્થિર સ્થિતી છે જેની બરાબર છે આ આપણે આગળના એક ક્ષેત્ર પ્રણાલીમાંસિંગલ એરિઆ સિસ્ટમમાં પણ જોયું છે આ બતાવવામાં આવ્યું છે તેથી દરેક જનરેટીંગ યુનિટ નું સ્થિર સ્થિતી આઉટપુટ ડેલ્ટા તરીકે આપી શકાય છે મેં હમણાં જ તમને કહ્યુ કે તેથી આ જનરેટર્સ દ્વારા સ્થિર સ્થિતી વીજ ઉત્પાદન છે જો તમે સિમ્યુલેશન માટે જાઓ છો તો તમે જોશો કે તમે જેને કહો છો આ પાવર આ જનરેટર દ્વારા જનરેટ કરવામાં આવ્યો હતો તેથી તે છે તે છે કે જેને તમે કહો છો આ તે છે તમારી સંયુક્ત સંયુક્ત સિસ્ટમ બીજી વસ્તુ ત્યાં છે જો સમય પરવાનગી આપશે ત્યારે હું તમને જણાવીશ ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ માટે થર્મલ પાવર પ્લાન્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે અમે તે બાબતોને જણાવીશું પછી આપણે આ કોર્સમાં વિચારણા કરી શકીએ નહીં પછી ચાલશે તે ઘણો સમય લેશે લાંબો સમય તેથી તમે બધા તમારી જાતે થર્મલ પાવર પ્લાન્ટ સુધી મર્યાદિત કરશો તેથી આ બધા સ્ટીમ ટર્બાઇન જનરેટર છે પરંતુ હાઇડ્રો પરંતુ જો તમે હાઇડ્રો પાવર પ્લાન્ટને ધ્યાનમાં લો તો તે કિસ્સામાં હાઇડ્રો ગવર્નર એક અલગ પ્રકારનો છે અને હાઇડ્રો ટર્બાઇનમાં પણ અલગ ટ્રાન્સફર ફંક્શન હોય છે તેથી આપણે કરીશું તે ધ્યાનમાં લઇશું નહીં કે આપણે ફક્ત આપણા પોતાના સુધી જ મર્યાદિત રાખશું તે તમારા માટે જેને તમે તમારું સ્ટીમ ટર્બાઇનને કહો છો તેથી દરેક દરેક જનરેટર દરેક જનરેટર તમારી ઇચ્છા પ્રમાણે પાવર ઉત્પન્ન કરી શકશે નહીં કારણ કે તમારી પાસે તમારી પાસે જેને તમે કહો છો તે તમારા ફિઝિકલ કંસ્ટ્રેન્ટ છે મારો મતલબ કે આપણે ફક્ત જો તમે તેને પૂછશો કે ફક્ત એક મિનિટમાં દસ મેગાવાટ પાવર ઉત્પન્ન થઈ શકે છે જનરેટિંગ યુનિટ્સ માટે તેના ઘણા બધા શારીરિક અવરોધોને કારણે તેના લીધે તે શક્ય નથી તેથી જ તે શક્તિપાવર જનરેટરનું જે આઉટપુટ તમે અહીં બતાવ્યું છે તે આપણે ધ્યાનમાં લીધું નથી કે તમે છો તમે જેને કહો છો તે તે તેઓ ત્યાં દર મર્યાદા કારણ કે તેમાં કેટલીક જનરેશન દરની મર્યાદા છે પછીથી હું તમને બતાવીશ કે તેનો કેવી રીતે સમાવેશ કરી શકાય છે પરંતુ તે તે જ સમયે છે કે તમે તમારી દર મર્યાદાને ધ્યાનમાં લેશો સિસ્ટમ બિન રેખીયનોન લીનીઅર બની જશે તેથી આપણે અહીં કરવા માંગતા નથી તે અહીં કરો પરંતુ જલદી કોઈપણ બિન રેખીય તરીકે કારણ કે આ એક બિન રેખીયતા છે કારણ કે દરેક જનરેટર પાસે કેટલાક પ્રતિબંધો હોય છે જ્યારે આપણે અનુકરણસિમ્યુલેશન માટે જઈશું તે પ્રતિબંધ તમારે તે આઉટપુટ પર લાદવું પડશે આના આઉટપુટ પર તમે જેને કહો છો આ પાવર જનરેશન બીજી વસ્તુ ત્યાં છે આ ગવર્નર મોડેલ છે આપણે તે વસ્તુઓ જોઈ છે જેને હું બતાવીશકવર નહીં પરંતુ કેટલાક એવા વિચારો આપવામાં આવે છે કે દરેક ગવર્નર નો ડેડ બેન્ડ હોય છે ડેડ બેન્ડનો અર્થ થાય છે ગતિશીલતાની ગતિની પરિવર્તનની તીવ્રતા જેમાં વાલ્વની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી તેથી ડેડ બેન્ડ ડેડ બેન્ડ ત્યાં છે તેથી જો તમે ગવર્નર ડેડ બેન્ડને ધ્યાનમાં લો તેમાં કેટલાક ગાણિતિક વિશ્લેષણ છે પરંતુ અહીં આપણે ધ્યાનમાં લઇશું નહીં જો તમે જનરેશન દર મર્યાદા મુકો છો જો તમે ગવર્નર ડેડ બેન્ડ મૂકો છો તો પછી જવાબમાં તમને ખૂબ લાંબુ ટકી રહેલું ઓસિલેશન દેખાશે જવાને બદલે તે સ્થિર સ્થિતિમાં જશે હું જાણું છું તે માટે લાંબા ગાળા પછી ડેડ બેન્ડને કારણે કારણ કે ડેડ બેન્ડ ખરેખર તે લાંબું ટકી રહેલું ઓસિલેશન આપે છે જો કે તે સ્થિર છે તો તે એમપ્લીટ્યુડ મૂલ્ય ઓછું છે પરંતુ તે તમને જે કહે છે તે પૂરું પાડશે ટકી રહેલું ઓસિલેશનસસ્ટેન્ડ ઓસિલેશન તેથી તે વસ્તુઓ એજીસી માં છે પરંતુ આપણે આ નિયંત્રકને કોઈપણ સિસ્ટમ માટે પણ ધ્યાનમાં લઈશું નહીં તમે વાસ્તવિકતામાં કોઈપણ સિસ્ટમ લો છો તે મૂળભૂત રીતે બધી સિસ્ટમો સતત સિસ્ટમકંટીન્યુસ સિસ્ટમ હોય છે પાવર સિસ્ટમ પોતે પણ એક સતત સિસ્ટમ છે પરંતુ આ નિયંત્રકકંટ્રોલર નિયંત્રક ભાગ હંમેશાં ડિસ્ક્રેટ ડોમેનમાં હોય છે કારણ કે આ આઉટપુટ તમે કંટ્રોલરને જે કંઈ પણ આપો છો તે પ્રતિસાદ આપવા માટે ગમે તે આપે છે આ ખરેખર આપેલ પ્રતિક્રિયા છે આ ખરેખર દરેક નમૂનાના ત્વરિત સમયે અને એજીસી માટે નમૂના આપવામાં આવે છે તમે જોશો કે તે તત્કાળ નમૂના લેવામાં આવશે કદાચ એક સેકન્ડ બે સેકન્ડ ચાર સેકન્ડ તમે જાણો છો છ કે આઠ સેકન્ડ ગમે તે પણ તે 32 સેકંડ સુધી પણ જઈ શકે છે કે તમે ત્વરિત નમૂના લેતા હો અને તે મુજબ આ તે મુજબ તે નિયંત્રક કેવી રીતે કાર્ય કરશે આ યુ પણ આ યુ પણ તે હોઈ શકે છે તે એકમયુનિટને સતત પ્રતિસાદ આપવાને બદલે કેટલાક નમૂનાના ઇન્સ્ટન્ટ પછી આપી શકે છે તેથી તે બાબતો અવકાશની બહારની છે પરંતુ આ ખ્યાલને લગતા તમને કેટલાક વિચારો આપતા આપણે પહેલેથી જ તમે જેને કહો છો તે વિશે વિચારણા કરીશું રેખીય પાવર સિસ્ટમ તે પછી તમે જે પણ ધ્યાનમાં લેશો તે પછી આપણે ધ્યાનમાં લઈશું કે તમે જેને કહો છો પાવર સિસ્ટમનું એકબીજા સાથે જોડાયેલ કામગીરી તેનો અર્થ એ કે બે બે પાવર સિસ્ટમ અથવા એન સંખ્યા પાવર સિસ્ટમ ધારો કે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે અને તે પછી નિયંત્રણ ક્ષેત્રનો ખ્યાલ ખરેખર આવે છે ઉદાહરણ તરીકે ધારો કે તમારી પાસે પાવર સિસ્ટમ છે તમારી પાસે પાવર સિસ્ટમ છે અને તમારી પાસે બીજી પાવર સિસ્ટમ છે તમારી પાસે બીજી પાવર સિસ્ટમ છે ધારો કે આ તમારો વિસ્તાર એક છે અને આ તમારો વિસ્તાર બે છે અને અહીં તમારી પાસે વોલ્ટેજ છે અને આ લાઇન આ લાઈન જેને આપણે ખરેખર ટાઇ લાઈન કહીએ છીએ આ સિંગલ લાઇન ડાયાગ્રામ છે તેથી મૂળભૂત રીતે અહીં આ બાજુ એક પાવર નેટવર્ક ખૂબ વિશાળ નેટવર્ક તે બધા છે બધા પાવર નેટવર્ક ઇન્ટરકનેક્શન ત્યાં છે આ આ બાજુ આ બાજુ તે એકબીજા સાથે છે અને તે વચ્ચે આ બંને પાવર સિસ્ટમ ટાઇ લાઇનો દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે ટાઈ લાઇનનો અર્થ છે મૂળભૂત રીતે તે ત્રણ ફેઝની ટ્રાન્સમિશન લાઇન છે અને લોડ છે અહીં લોડ અહીં છે અને લોડ અહીં છે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે માની લો કે આ મારો વિસ્તાર એક છે હું મૂકી રહ્યો છું અને આ વિસ્તાર બે પર આ લોડ છે પછી ધારો કે આ તે છે તે અપેક્ષિત છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પાવર સિસ્ટમ અથવા આ ક્ષેત્ર આપણે તેના ભારલોડને તેના પોતાના જનરેશન દ્વારા સમાવીશું તે જ રીતે અહીં પણ પરંતુ સવાલ એ છે કે જો આ ધારો કે આ માંગ વધુ છે અને આ ક્ષેત્ર જે પણ વીજ ઉત્પાદન ક્ષમતા છે તેઓ લોડ માંગને પહોંચી વળવામાં નિષ્ફળ ગયા છે તો આ ક્ષેત્રમાંથી વધારાની માંગ આવશે માની લઇએ કે આ પાવર સિસ્ટમ પાસે પૂરતુ સ્પિનીંગ રિઝર્વ છે જેમ કે તે તેના ભારને સપ્લાય કરી શકે છે તેથી જો તે છે તેથી જો તે આવું છે તો તે કિસ્સામાં પાવર ટાઇ લાઇનમાંથી પસાર થશે તેનો અર્થ એ કે તે આ ક્ષેત્રને અથવા અન્ય રીતે પણ સહાય કરી રહ્યું છે તે જ્યાં તે છે તેઓ એકબીજા સાથે જોડાયેલી કામગીરી છે ખરેખર મુખ્ય લાભ એ આ બંને ક્ષેત્રો વચ્ચેની સહકારી સહાયતા છે સામાન્ય રીતે તમારી પાસે ઘણા બધા ક્ષેત્ર છે તેથી તેઓ છે તેઓ છે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે તેથી તમે કહો છો તે તમારામાં આ ફાયદો છે કે જ્યારે બે પાવર સિસ્ટમ્સ તમારી પાસે હોય તમે જેને કહો તે એકબીજા સાથે જોડાયેલ છે આના ઘણા બધા ક્ષેત્ર હોઈ શકે છે ધારો કે આ એક આ બીજો વિસ્તાર છે બીજો વિસ્તાર છે બીજો વિસ્તાર છે તેથી તે આ રીતે જોડાયેલ હોઈ શકે છે તે આ રીતે જોડાયેલ હોઈ શકે છે તેથી જો તમે આ તમામ ટાઇ લાઇન દ્વારા વધુ જોડાણ કરો છો તો ધારો કે આ પાવર સિસ્ટમ એક છે આ પાવર સિસ્ટમ બે છે આ પાવર સિસ્ટમ ત્રણ છે આ પાવર સિસ્ટમ ચાર છે તેથી આ બધી વસ્તુઓ એક સાથે જોડાઈ શકે છે એક બીજાને મદદ કરી શકે છે તેથી તે છે કે સહાયને સહકાર આપવી એ ખરેખર એકબીજા સાથે જોડાયેલા પાવર સિસ્ટમનો આયોજિત લાભ છે તેથી જ આપણે જેને તમે કહો છો તેના પર આપણે જઇશું તમારા પાવર સિસ્ટમનું તમારું એકબીજા સાથે જોડાયેલ કામગીરી ઇન્ટરકનેક્ટેડ ઓપરેશન ઓફ યોર પાવર સિસ્ટમ તેથી આપણે આમાં વિચારણા કરીશું આ અભ્યાસક્રમમાં આપણે ફક્ત બે ક્ષેત્ર સિસ્ટમનો વિચાર કરીશું અને એનો અર્થ એ કે બે પાવર સિસ્ટમ આ રીતે એકબીજા સાથે જોડાયેલ છે આ એક આપણે ધ્યાનમાં લઈશું નહીં કારણ કે તે વર્ગખંડના હેતુ માટે નથી મોડેલિંગ બ્લોક ડાયાગ્રામ રીપ્રેઝંટેશન ખૂબ મોટું હશે અને વિશ્લેષણ થોડુંક લાંબું હશે તેથી આપણે ફક્ત આના એકબીજા સાથે જોડાયેલા ઓપરેશન માટે મર્યાદિત કરીશું તેથી તેથી તે કિસ્સામાં શું થશે જે મેં તમને કહ્યું હતું કે 2 ક્ષેત્ર ત્રણ ક્ષેત્ર જે કંઇક કંટ્રોલ એરિયાની કલ્પના આવે છે તેથી જનરેટિંગ સ્ટેશન અને લોડની સંખ્યાવાળી વ્યવહારિક સિસ્ટમનો વિચાર કરો મારો મતલબ એ છે કે આ સિસ્ટમ આ ક્ષેત્ર એક આ ખરેખર ક્ષેત્ર એક છે આ ક્ષેત્ર બે છે તેથી આ સિસ્ટમમાં આ સિસ્ટમમાં ઘણા જનરેટર્સ છે કારણ કે તે પાવર સિસ્ટમ છે તે એક વિશાળ પાવર સિસ્ટમ છે માની લો તમારી પાસે એક છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે એક પાવર એક પાવર સિસ્ટમ તમારી પાસે ચેન્નાઈમાં છે બીજી બેંગ્લોરમાં છે અને ધારો કે બે પાવર સિસ્ટમ આ ત્રણ ફેઝની ટ્રાન્સમિશન લાઇનથી એકબીજાથી જોડાયેલ છે તેથી આ તે પછી છે અને તે પછી પાવર સિસ્ટમ તમારી પાસે ઘણા બધા જનરેટર્સ છે અને એકબીજા સાથે જોડાયેલા બધા જ સબસ્ટેશન લોડસ બધી જ વસ્તુઓ લાઇન બધું જ ત્યાં છે અહીં પણ ત્યાં છે પરંતુ તે એકબીજા સાથે જોડાયેલા છે અને જો મારે પાવરની જરૂર હોય તો હું આ વિસ્તારમાંથી અથવા આ વિસ્તારમાંથી આ ક્ષેત્રમાંથી ખરીદી શકું છું તેથી તે એકબીજા સાથે જોડાયેલા કામગીરી માટે સહકાર આપનાર સહાયક માટે આયોજિત લાભ છે તમે આને સમાવવા કરતાં તેને ખરેખર મદદ કરે છે પરંતુ તે અપેક્ષિત છે કે તે ચોક્કસ ક્ષેત્રનું બધું જ જનરેશન તેના પોતાના ભારને ખલેલ પહોંચાડશે અથવા તેના પોતાના ભારને વધારશે તેથી આ કિસ્સામાં ખ્યાલ છે તેથી જ ખ્યાલ કંટ્રોલ એરિયાની કલ્પના જે પણ હું કહી રહ્યો છું તેથી એક મોટી ઇન્ટરકનેક્ટેડ પ્રક્રિયાની એલએફસી સમસ્યા જેનો તમે સંપૂર્ણ સિસ્ટમને સંખ્યાબંધ નિયંત્રણ વિસ્તારોમાં વિભાજીત કરીને અભ્યાસ કર્યો છે ઉદાહરણ તરીકે આ એક મેં હમણાં જ તમને બતાવ્યું હોઈ શકે જો આ વસ્તુ તમે વહેંચો છો તો તમે તેને જુદા જુદા ક્ષેત્રમાં વહેંચો છો અને આ તે વહેંચી શકાય છે નિયંત્રણ વિસ્તારોની સંખ્યામાં તેથી તેનો અર્થ એ કે નિયંત્રણ ક્ષેત્ર ખરેખર તે તરીકે નિર્ધારિત છે તેથી તે પાવર સિસ્ટમ હોઈ શકે છે તે સિસ્ટમનો એક ભાગ અથવા સિસ્ટમમાં સંયોજન હોઈ શકે છે કે જેમાં સામાન્ય જનરેશન કંટ્રોલ યોજના લાગુ થાય છે તેનો અર્થ એ કે દરેક ક્ષેત્ર તમારી પાસે જે પણ છે તે તમે અરજી કરી શકો છો એક સામાન્ય જનરેશન નિયંત્રણ યોજના તેથી તે પાવર સિસ્ટમ હોઈ શકે છે અથવા સિસ્ટમનો કોઈ ભાગ હોઈ શકે છે અથવા સિસ્ટમમાં સંયોજન હોઈ શકે છે કે જેમાં સામાન્ય જનરેશન કંટ્રોલ સ્કીમ લાગુ પડે છે તેથી આ નિયંત્રણ ક્ષેત્રનો કંસેપ્ટવિચાર છે ક્ષેત્રનો અર્થ તે મૂળભૂત રીતે પાવર સિસ્ટમ છે પાવર સિસ્ટમનો એક ભાગ છે જનરેટિંગ સ્ટેશનો ત્યાં છે અને તે છે અને ઘણા બધા ભારલોડ પણ ત્યાં છે તે પાવર સિસ્ટમ નેટવર્ક જેવું છે ખરેખર ખ્યાલ છે પણ આ નિયંત્રણ ક્ષેત્રની કલ્પના છે પરંતુ આ તમામ સામાન્ય જનરેશન કંટ્રોલ યોજના લાગુ કરી શકાય છે તેથી દરેક નિયંત્રણ ક્ષેત્રમાં વિદ્યુત ઇન્ટરકનેક્શન ખૂબ મજબૂત છે તેનો અર્થ એ કે તે પાવર સિસ્ટમ નેટવર્ક છે તે એક પાવર સિસ્ટમ નેટવર્ક છે તમારી પાસે ઘણી બધી ટ્રાન્સમિશન લાઇન જોડાયેલ છે તમારી પાસે ઘણા વિવિધ બસ બાર છે વિવિધ બસ બારો વચ્ચે પરંતુ તે પાવર સિસ્ટમ નેટવર્ક છે તેથી અને તમે જેને તમે દરેક સાથે કહો છો નિયંત્રણ ક્ષેત્ર તેની સરખામણીમાં ખૂબ મજબૂત છે પડોશી વિસ્તાર સાથે ટાઇ લાઇનો અજમાવો ટાઇ લાઇનનો અર્થ છે ફક્ત આ એક ફક્ત તે આની જેમ જોડાયેલું છે તેથી દરેક માટે ફક્ત થોડીક લાઇનો એ પાવર સિસ્ટમ છે તમારી પાસે ઘણા બસ બાર છે અને ઘણી ટ્રાન્સમિશન લાઇન જોડાયેલ છે તેથી અને નિયંત્રણ ક્ષેત્રમાંના તમામ જનરેટર એકીકૃત અથવા સુસંગત રીતે સ્વિંગ કરે છે અને તે એક જ આવર્તનફ્રિકવંસી દ્વારા વર્ગીકૃત થયેલ છે એનો અર્થ એ કે તેઓ સુસંગત જૂથમાં છે તેઓ એકતામાં સ્વિંગ કરે છે તેનો અર્થ એ કે ગતિમાં વધારો અથવા ઘટાડો તે સમાન રહે છે આનો અર્થ એ કે તેઓ એક જ આવર્તન દ્વારા વર્ગીકૃત કરી શકાય છે આ ધારણા છે અને સામાન્ય તબક્કાની કામગીરીમાં પાવર સિસ્ટમના દરેક નિયંત્રણ ક્ષેત્રે તેની લોડ માંગને પહોંચી વળવા માટે પ્રયત્ન કરવો જોઈએ મેં તમને સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ હેઠળ કહ્યું હતું કે ધારો કે અહીં લોડ ડિમાન્ડ આ છે આપણે અહીં જે પણ જનરેટિંગ યુનિટ્સ છે તે તેના સંપૂર્ણ ભારને સમાવવા જોઈએ તે જ અહીં સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ હેઠળ છે પરંતુ જો મારે પાવરની જરૂર હોય અથવા વધારાના આધારે કેટલીક લોડ ડિમાન્ડની જરૂર હોય તો હું નજીકના વિસ્તારમાંથી વીજ ઉધાર લઈ શકું છું તે જ તમે જે તમે પડોશી વિસ્તારોથી કહો છો જો મારી પાસે પૂરતુ સ્પિનીંગ રિઝર્વ છે આભાર આપણે ફરી પાછા મળીશું